શુભ સાંજ અને સેલ કલ્ચર ટેકનોલોજી પર આજથી શરૂ થનારા આ નવા અભ્યાસક્રમમાં આપ સૌનું સ્વાગત છે તો તેનું નામ સેલ કલ્ચર છે જ્યારે પણ તે આવે છે ત્યારે એકંદરે લોકો અને ખાસ કરીને જેમણે ઈન્ટરફેસ ક્ષેત્રોમાં ઉદાહરણ તરીકે જીવવિજ્ઞાન રસાયણશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને અન્ય બધા સંલગ્ન ક્ષેત્રો કદાચ મેટાબોલિક વિજ્ઞાન પર કામ કર્યું હોય તેને પ્રથમ એવી અનુભૂતિ થાય છે કે સારું તે પ્રયોગશાળાની તાલીમ અથવા એક પ્રકારની ટેકનીક છે જેનો મોટાભાગની પ્રયોગશાળા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને તે એક સરળ ટેકનીક છે જયારે મોટાભાગના સમજે છે કે એવા સેલ કે જેને સિન્થેટિક અથવા આર્ટીફીસીયલ વાતાવરણમાં કલ્ચર કરેલા છે ઓછામાં ઓછું તે સામાન્ય છે અથવા તમે કોઈપણ સ્નાતક વિદ્યાર્થીને અથવા અનુસ્નાતક વિદ્યાર્થીને તે પૂછો તેઓ શું જવાબ આપશે તેથી જ અમે ખરેખર આ ક્ષેત્ર પર અભ્યાસક્રમ રજુ કરવા માંગીએ છીએ તેથી અને હકીકતમાં જ્યારે મેં આ અભ્યાસક્રમ શરૂ કર્યો ત્યારે જે લોકો પાસે સેલ કલ્ચર પ્રયોગશાળાઓ છે તેવા લોકો કહેતા હતા કે તે એક પ્રાયોગિક તાલીમ છે તેઓ ખરેખર જાણવા માંગતા હતા કે જે મોટે ભાગે એક પ્રાયોગિક તાલીમ છે તેવો અભ્યાસક્રમ કેવી રીતે મૂકવો તેથી મારા માટે તેને મૂકવો મુશ્કેલ હતો હવે જોકે તેનું નામ ફક્ત સેલ કલ્ચર છે પરંતુ આની પાછળ એક ફિલોસોફી છે આખી વાતમાં ત્યાં કેટલાક મૂળભૂત નિયમો છે અને તે ઉપરાંત તેમાં વિજ્ઞાન અને કલાનો વિપુલ જથ્થો શામેલ છે અને જો કોઈપણ જે સેલ કલ્ચર કરવા માંગે છે અથવા સેલ કલ્ચર શીખવા માંગે છે તેઓ આ મૂળભૂત ફિલોસોફી અથવા સમસ્યા અથવા સીમા ચિન્હની કદર કરશે પછી તે પૃથક વ્યક્તિ માટે અહીની સમસ્યાઓની વધુ સારી રીતે યોજના કરવી અને સૌથી અગત્યનું કદર કરવી સરળ રહેશે હવે તેઓ ક્યાં સુધી જઈ શકે છે ઉદાહરણ તરીકે કહીએ તો જેમ કે ગણિતમાં ત્યાં ઘણી ટેકનીક છે બરાબર અથવા ભૌતિકશાસ્ત્રમાં ત્યાં ઘણી ટેકનીક છે તેવી જ રીતે રસાયણશાસ્ત્રમાં ત્યાં પણ ઘણી ટેકનીક છે જેમ કે સ્પેક્ટ્રોસ્કોપીક ટેકનીક પરંતુ આપણી પાસે સ્પેક્ટ્રોસ્કોપી પાછળના મૂળભૂત તર્કનો અભ્યાસક્રમ છે અગર તે રામન સ્પેક્ટ્રોસ્કોપી હોય અગર તે FTIR હોય કે અગર તે NMR હોય જો તમે તેની ઓછામાં ઓછી મૂળભૂત બાબતો જાણો છો તો પછી તમે તમારી સમસ્યાને પણ તેની સાથે જાણો છો અને આ સ્પેક્ટ્રોસ્કોપી અથવા ઉદાહરણ તરીકે તમે ક્રીસ્ટલૉગ્રાફી કહી શકો છો તેનો ઉપયોગ કરીને તમે કેટલું મેળવી શકો છો એવી જ રીતે ઘણાબધા ગાણિતિક ટુલ્સ જેમ કે ત્યાં સ્ટેટિક્સ છે આ પણ એક ટુલ્સ છે પરંતુ જો તમે ટુલ્સ અને ટુલ્સ નું મૂળ અને તે ટુલ્સ ની શક્તિ જાણો છો તો તે આપણી સમસ્યાની યોજના કરવા માટે તથા તમને વધારે સમજદાર બનવામાં મદદ કરશે એવી જ રીતે સેલ કલ્ચર તે એક ટુલ છે પરંતુ જો તમે પાછું ફરીને જોશો તો તે એવું ટુલ છે કે જેની મુસાફરી હવે 100 વર્ષથી પણ વધુ જૂની છે અને તેમછતાં તેના ત્યાં મુઠ્ઠીભર પુસ્તકો છે જેના તમે સંપર્કમાં આવશો અને તેમાંના કેટલાકનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે Refer Time 0411 જેમ કે ટિશ્યુ કલ્ચર નું પુસ્તક અથવા અન્ય કેટલાક પુસ્તકો જેવા કે ગર્સલાઈન બેન્કર્સ ન્યુરલ સેલ કલ્ચર નું પુસ્તક અને ત્યાં ગિબકો ઈન્વિટ્રોજન જેવી પેઢીઓ દ્વારા પ્રકાશિત માર્ગદર્શિકાઓ પણ છે જે હાલમાં લાઈફ સાયન્સ ટેકનોલોજી તરીકે ઓળખાય છે અને તે ખરેખર સરસ માર્ગદર્શિકા છે પરંતુ મેં વ્યક્તિગત રૂપે જે એક વસ્તુ અનુભવી છે તે એવી છે કે આ પાઠ્યપુસ્તકો કોઈ જગ્યાએ વધુ અથવા ઓછા અંશે પ્રોટોકોલ ના પુસ્તકો જેવા હોય છે પરંતુ સેલ કલ્ચર માં માત્ર પ્રોટોકોલ જ હોતો નથી પરંતુ તેમાં નિશ્ચિતરૂપે તેનો એક નોંધપાત્ર ભાગ છે જે અહી માર્ગદર્શિકામાં આપેલ મોલેક્યુલર બાયોલોજી ની જેમજ પ્રોટોકોલ થી ચાલે છે Refer Time 0501 તમે તેમાંથી પણ જોઈ શકો છો પરંતુ હજી પણ એક વિષય તરીકે મોલેક્યુલર બાયોલોજી ત્યાં વિપુલ માત્રામાં રાસાયણિક તર્ક ધરાવે છે અને જ્યાં સુધી તમે તેને સમજી ન શકો ત્યાં સુધી તમે કોઈ અંધ વ્યક્તિની જેમ કાર્ય કરી રહ્યાં હશો તેથી જ સેલ કલ્ચર માં ચોક્કસપણે શું થાય છે કે જે મારા યુવાન વિદ્યાર્થીઓ અથવા યુવાન ઉત્સાહી સ્નાતક અથવા અનુસ્નાતક દરમ્યાન કરે છે તેઓ તકનીકી રીતે આ ફક્ત સ્વીકારી લે છે કે તેનું ફક્ત અનુસરણ કરીએ ત્યાં કોઈ તર્ક અને જગ્યા મૂક્યા વગર કે હું તે શા માટે કરી રહ્યો છું તેની પાછળનું મૂળભૂત કારણ શું છે તેથી આ અભ્યાસક્રમમાં આપણે શું કરીશું અલબત્ત તે કરવાનો પ્રયાસ કરીશું આપણે અહી ટેકનીક વિશે વાત કરીશું પરંતુ મોટે ભાગે આપણે તેની ફિલોસોફી વિશે વાત કરીશું અને આપણને શું ચાલશે અને તેના કેટલાક શોધેલા અને કેટલાક ન શોધેલા સંભવિત વિકલ્પો શું છે હવે માત્ર થોડીવાર પહેલા મેં જેમ કહ્યું છે તેમ સેલ કલ્ચર નો ઈતિહાસ હવે 100 વર્ષ કરતા પણ વધુ જૂનો છે અને જો તમે સારા ઈતિહાસકારની જેમ પાછળ જોશો અથવા જો તમને વૈજ્ઞાનિક ઈતિહાસમાં રસ છે અને જો તમે સૌથી પહેલુ સંશોધનપત્ર જે ઓછામાં ઓછું આપણે ખબર છે તેને ફરીથી જુઓ છો કે જે આ ક્ષેત્રમાં 1908 કે 1912 આસપાસ પ્રકાશિત થયું હતું તે એટલું જુનું છે તે પહેલા વિશ્વયુદ્ધની પણ ઘણું પહેલા હતું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદમાં શરૂ થયું હતું બરાબર તો આ સંશોધનપત્ર હેરિસન નું હતું તેઓ તેના અગ્રેસરમાંથી એક હતા અને પહેલી વાર તેમણે શું કર્યું તેમણે એક્સપ્લાન્ટ નો ઉછેર કર્યો એક્સપ્લાન્ટ નો અર્થ અમુક પ્રાણીઓની શરીર પ્રણાલીનો ભાગ અથવા મેટ્રિક્સ અને તે મેટ્રિક્સ ખૂબ રસપ્રદ બાબત હતી તે એક કરોળિયાનું જાળું હતું અને તેને ખબર ન હતી કે તેને ક્યાં ઉછેરવું તેથી જો આપણે આ સમસ્યાનું સમાધાન કરીશું કે જેને તેઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તેની પહેલાં ચાલો આપણે થોડા પાછળ જઈએ તેથી જો આ ક્ષેત્ર કે જેનું પ્રથમ સંશોધનપત્ર લગભગ 117 વર્ષો પહેલા આવ્યું હતું તો પછી આપણામાંથી મોટાભાગનાં માટે આપણે શું કરવાનો પ્રયત્ન કરીશું આપણે આ સમગ્ર 100 વર્ષના ઈતિહાસની પ્રશંસા કરવાનો પ્રયાસ કરીશું શું થઈ ચુક્યું છે વસ્તુઓની પ્રગતિ કેવી રીતે થઈ છે અને આ આપણે ક્યાં લઈ જઈ શકે છે તો ત્યાં મુદ્દાઓ હતા અને એવું નથી કે ફક્ત 1 અથવા 2 વર્ગોમાં આપણે આને સમાપ્ત કરીશું કારણ કે જેમ જેમ આપણે આ અભ્યાસક્રમમાં આગળ વધીશું તેમ તેમ અમુક સમય પર આપણે પાછળ જવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે તે બધું ક્યાંથી શરૂ થયું છે તે મને અમુક પ્રકારનો વિચાર આપશે કે કેવી રીતે જવું છે જો તમને તેના ઈતિહાસની ખબર નથી જો તમને તેના સમયની ખબર નથી અને તે કેવી રીતે પ્રગતિ કરી રહ્યું છે તો હવે ત્યાં આગળની સીમાચિહ્ન વસ્તુ શું હશે જે હવે ત્યાં આવશે તેની વાત બનાવવી ખૂબ અઘરી છે તેથી એક બાજુ પર હું છું જ્યારે આજે મેં આ વ્યાખ્યાન શરૂ કર્યું ત્યારે મેં તમને કહ્યું હતું કે અમુક લોકો આનો ઉપયોગ ટેકનીક તરીકે કરે છે તેમ છતાં ત્યાં ઘણાબધા એવા લોકો છે કે જેમણે તેના સંશોધનમાં અથવા આ ક્ષેત્રને આગળ વધારવા માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે અથવા તેમનું જીવન સમર્પિત કર્યું છે તેથી આને ધ્યાનમાં રાખીને ચાલો આપણે થોડા પાછળ 18 મી સદીમાં જઈએ જ્યારે સેલ નો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો તેથી તેમાના એક સિદ્ધાંતનો અર્થ એવો હતો કે પ્રાચીન સેલ માંથી હાલના સેલ અસ્તિત્વમાં આવે છે Refer Time 0907 અહીં હું ફક્ત થોડો જ સમય લઈશ Refer Time 0916 તમારા માટે અભ્યાસક્રમનું શીર્ષક સેલ કલ્ચર ટેકનોલોજી છે અને આ આગામી 40 વ્યાખ્યાનોની ચોક્કસ શ્રેણીમાં આપણે ફક્ત પ્રાણીજન્ય સેલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું આ ફક્ત તમારી નોંધ માટે છે કે આપણે અહીં વનસ્પતિજન્ય સેલ ને ધ્યાનમાં લઈ રહ્યા નથી કારણ કે તે ખૂબ વૈવિધ્યસભર બની જશે તેથી આપણે ફક્ત પ્રાણીજન્ય સેલ વિશે જ વાત કરીશું તેથી સેલ કલ્ચર ટેકનોલોજી માં તમે ત્યાં પ્રાણીજન્ય સેલ ને કૌંસમાં મૂકી શકો છો અને ત્યાં ચોક્કસપણે આપણે માયેલિન સેલ થી લઈને ઉપરાંત હ્યુમન સેલ કલ્ચર થી સસ્તન પ્રાણીના સેલ જેમ કે નાના મોટા ઉંદરથી લઈને ઉભયજીવીઓ સુધી જેમ કે માછલીઓ સહિતના બધાજ નીચલા સ્તરના આપણે અહી તમામ પ્રકારના પ્રાણીઓ વિશે વાત કરીશું તો આ શ્રેણીબદ્ધ વર્ગીકરણ છે જેને આવરી લેવામાં આવશે હવે પાયાના મૂળભૂત સેલ પર પાછા આવીએ જે પ્રાચીન સેલ માંથી ઉત્પન્ન થાય છે તો તેનો અર્થ આપણા શરીરમાંનો દરેકે દરેક સેલ આગળનામાંથી ઉત્પન્ન થાય છે અને જો આ સાચું હોય તો પછી શું આપણે પ્રણાલીની બહાર આજ વસ્તુ કરી શકીએ હવે તેનો અર્થ શું છે એનો અર્થ ઉદાહરણ તરીકે કહો કે આ આખી ત્વચા પર વિકસતા બાહ્ય સેલ છે જો હું તેનો એક નાનો ભાગ લઉં છું તેથી હું શું બહાર કાઢું છું તે એક નાની ટિશ્યુ હશે તો તમે બધા તેની સંરચના વિશે જાણો છો તમારી પાસે સેલ નું સામાન્ય કાર્ય કરી રહેલા સેલ નું ઝૂમખું છે જેને ટિશ્યુ કહેવામાં આવે છે હવે હું એક ટિશ્યુ લઉં છું તો તેમાં દરેક સેલ સીમેન્ટિંગ મેટ્રિક્સ થી ત્યાં બીજા સેલ સાથે ચોટેલા રહે છે હવે જો હું આ સીમેન્ટિંગ મેટ્રિક્સ ને ત્યાં ઓગાળી નાખું છું તો હવે મારી પાસે શું છે તે એકલ સેલ છે અને જો હું આ સેલ ને પ્રણાલીની બહાર લઉ છું તો હવે તે શરીરના કોઈ ભાગમાં નહીં હોય અને તેને અમુક જગ્યા પર મુકો અને ત્યાં મારા શરીરમાં જેવું થાય છે શું તે તેવી જ રીતે વર્તે છે તે સમજપૂર્ણ છે તો તમારી સમજ માટે મને હવે તેનું આલેખન કરવા દો Refer Slide Time 1128 તો આપણે હવે આપણી સેલ કલ્ચર ટેકનોલોજી ની શરૂઆત કરીએ છીએ અને મેં જેમ ઉલ્લેખ કર્યો છે તેમ આપણે વિશેષ રૂપે પ્રાણીજન્ય સેલ ની વાતચીત કરીશું અને હું તમને જે કહેવાની કોશિશ કરી રહ્યો છું તે ઉદાહરણ તરીકે પ્રાણીમાંથી Refer Slide Time 1200 હું ટિશ્યુ ને અલગ અથવા વિચ્છેદ કરું છું હવે એકવાર હું ટિશ્યુ નું વિચ્છેદન કરું છું તેથી તે કંઈક આના જેવું હશે હવે ઉદાહરણ તરીકે મેં જેને અલગ પાડ્યો છે તે સેલ નો સમૂહ છે હવે એકવાર હું આને અલગ કરું છું પછી મારી પાસે 2 વિકલ્પો છે ક્યા તો તે જેમ છે તેમજ હું તેનો ફક્ત વિકાસ કરું જેને આપણે હવે પ્રણાલીની બહાર કહીશું હવે અહી સુધી આ બધું અંદર હતું જે ઈન વિવો માં છે તેથી ત્યાં તે એક શબ્દ છે જેનો ઉપયોગ આના માટે થાય છે જો તમે સીધા જ પ્રાણીની અંદર અભ્યાસ કરો છો તો તેને ઈન વિવો કહેવામાં આવે છે જયારે મારી પાસે ઈન વિટ્રો સ્થિતિ છે જે પ્રણાલીની બહાર છે જેમાં હું સીધાજ આ ટિશ્યુ ના ટુકડાનો વિકાસ કરું છું ટિશ્યુ ના અખંડ ટુકડાનો શરીરની બહાર વિકાસ કરું છું હવે તે પરિસ્થિતિમાં હું તેને ટિશ્યુ કલ્ચર કહીશ અલબત્ત જો આ વિભાજન થતા સેલ છે તો પછી હું આ ટિશ્યુ કલ્ચર કરેલી ડીશ માંથી અપેક્ષા રાખું છું કે અહી જે હાજર છે તે પ્રાચીન સેલ છે તો પછી ઓમ્ની સેલ્યુલ ના સિદ્ધાંત પ્રાચીન સેલ માંથી હાલના સેલ અસ્તિત્વમાં આવે છે તે મુજબ જોતા હું નવા સેલ નો વિકાસ જોવા માટે સમર્થ થવો જોઈએ અહી તેને મેં લાલ રંગથી બતાવ્યા છે તેથી ત્યાં વિભાજન હશે અને ત્યાં એક મોટાજથ્થા જેવું બંધારણ બનતું હશે બરાબર અહી આ લાલ રંગ વાળા તે છે જે પ્રણાલીની બહાર વિકાસ કરે છે હવે હું શું કરું છું હું આ ટિશ્યુ નું વિચ્છેદન કરું છું અને હવે હું બીજા માર્ગને અનુસરૂ છું જ્યાં હું આ ટિશ્યુ ને એકલ સેલ સસ્પેન્શન માં અલગ કરું છું તેથી તે સસ્પેન્શન નો અર્થ શું છે તેનો અર્થ તો મારી પાસે આ ટિશ્યુ છે અહીં તે મૂળ ટિશ્યુ છે જેને મેં પ્રાણીમાંથી બહાર કાઢ્યું છે Refer Slide Time 1513 તેથી આ ટિશ્યુ બહુવિધ સેલ તરીકે છે અને તેમાં દરેક સેલ એકબીજા સાથે જોડાયેલા છે તો હું જ્યાં આ નાના નાના લાલ સ્ટમ્પ લગાવી રહ્યો છું તે બાહ્યકોષીય મેટ્રિક્સ અથવા સીમેન્ટિંગ મટીરીયલ છે જેનાથી આ સેલ એકબીજાને વળગી રહે છે હવે હું શું કરું છું હું કોઈ પ્રકારનો એન્ઝાઈમ અથવા અમુક પ્રકારની પ્રણાલી લઈશ કે જેના દ્વારા હું તે સીમેન્ટિંગ મટીરીયલ ને તોડી નાખું છું અથવા તેને ચાવું છું તો ચાલો મને તે દાખલ કરવા દો તેથી હું સંયોજનના અમુક સ્વરૂપને દાખલ કરું છું જે તેમને પૂર્ણ કરવાનું શરૂ કરશે તેથી એકવાર આ સીમેન્ટિંગ મટીરીયલ ઓગળી જાય પછી આપણી પાસે જે પાછળ વધશે પછી તે આ હશે ચાલો મને આ સેલ સીમેન્ટિંગ મટીરીયલ મુકવા દો અને આ સમયે હું કોઈ તકનીકી પરિભાષા રજૂ કરતો નથી આપણે તે બધી સેલ સીમેન્ટિંગ મટીરીયલ ની વસ્તુઓ પર પછીથી આવીશું અને તેથી આ તે સંયોજનો છે જે સેલ સીમેન્ટિંગ મટીરીયલ ને ઓગાળે છે આપણે તેના પછી જે મેળવીશું તે આની જેમ જે હવે એકબીજા સાથે જોડાયેલા નથી તેવા એકલ સેલ નું સસ્પેન્શન હશે તે સસ્પેન્શન માં છે અને આને તે શબ્દ એકલ સેલ સસ્પેન્શન કહેવામાં આવે છે જેનો મેં અગાઉની સ્લાઈડ માં ઉપયોગ કર્યો હતો તેથી આને એકલ સેલ સસ્પેન્શન કહેવામાં આવે છે હવે જો આ એકલ સેલ સસ્પેન્શન ને વિકાસ કરવા માટે યોગ્ય વાતાવરણ આપવામાં આવે છે ઉદાહરણ તરીકે હું એક દિવસ ક્યારેક ટૂંક સમયમાં આ જટિલતાનો પરિચય આપીશ ચાલો પહેલા મને આ પૂરું કરવા દો પછી હું આ જટિલતાનો પરિચય આપીશ કે તે શું છે અને હું ક્યાં અટક્યો હતો જો હું તેમને સિન્થેટિક વાતાવરણમાં વિકાસ કરવા દઉં છું અને તેઓ તેવીજ રીતે વર્તવા સક્ષમ હોવા જોઈએ જેવી રીતે તેઓ આની જેમ વિભાજન કરવામાં સમર્થ હોવા જોઈએ તેથી આ લીલો રંગ વિભાજન બતાવી રહ્યો છે જે પ્રાચીન સેલ માંથી ઓમ્ની સેલ્યુલ સેલ ઉત્પન્ન થાય છે તેને સાબિત કરે છે હવે બીજી પરિસ્થિતિ મેં તમને શું કહ્યું હતું તેને સેલ કલ્ચર કહેવામાં આવે છે પરંતુ પહેલાને ટિશ્યુ કલ્ચર અને બીજાને સેલ કલ્ચર કહેવામાં આવે છે તેથી સાહિત્યમાં આ 2 શબ્દોનો ખૂબ જ વિરોધી રીતે ઉપયોગ કરવામાં આવેલ છે કારણ કે જ્યારે હેરિસન મેં તમને કહ્યું હતું કે 1903 માં હેરિસન દ્વારા પ્રથમ સંશોધનપત્ર રજુ કરવામાં આવ્યું પરતું જ્યારે હેરિસને તે ખરેખર કર્યું ત્યારે હેરિસને શું કર્યું હતું તે ટિશ્યુ કલ્ચર જેવું કંઈક હતું જેમાં તેમણે આ એક્સપ્લાન્ટ લીધું હતું તેથી જ તેને એક્સપ્લાન્ટ કહેવામાં આવે છે તેણે એક્સપ્લાન્ટ અથવા ટિશ્યુ નો ભાગ લીધો અને તેનો કરોળિયાની જાળી પર વિકાસ કર્યો તેથી તેવું હતું પરંતુ મને લાગે છે કે તે ન્યુરલ ટિશ્યુ હતી અને તે ન્યુરલ સેલ બાર ના વિસ્તરણને બતાવતું હતું કે ન્યુરલ સેલ ની પ્રક્રિયા કરોળિયાની જાળી સાથે આગળ વધી રહી છે તેથી શરૂઆતમાં જે શબ્દનો ઉપયોગ થયો તે ટિશ્યુ કલ્ચર હતું પરંતુ સમય જતાં આપણે મોટાભાગે શેના વિશે વાત કરીએ છીએ તે સેલ કલ્ચર છે કારણ કે ત્યાં એક એવું કારણ છે કે ત્યાં આ બધી વસ્તુઓ માટે જુદા જુદા શબ્દ છે તમે જ્યારે એકલ સેલ થી પ્રારંભ કરો છો ત્યારે તમે તેને જથ્થો રચવા અથવા ટિશ્યુ બનવા દો છો હવે ત્યાં આગળનું સ્તર પણ છે જો તમે ટિશ્યુ ને ત્રિ પરિમાણમાં વિકસવા દો છો તો તેને ક્યારેક પ્લાન્ટ કહેવામાં આવે છે અને લોકોને સીધા જ એક્સપ્લાન્ટ મળે છે તેથી અહીં આપણે વિવિધ સ્તર પર કામ કરીશું તેથી કારણ કે અભ્યાસક્રમનું શીર્ષક સેલ કલ્ચર છે તેનો પ્રારંભ કરવા માટે મેં તમને કહ્યું કે શુદ્ધપણે તે સેલ કલ્ચર શું છે પરંતુ આપણે સેલ કલ્ચર થી ટિશ્યુ કલ્ચર સુધી ત્યાંથી તેના પ્લાન્ટ કલ્ચર સુધીની શ્રેણીને આવરી લઈશું તે બધી બાબતોને આપણે આવરી લઈશું પરંતુ તેની મૂળભૂત બાબતો તે તમારા માટે ખૂબ જ સ્પષ્ટ હોવી જોઈએ તેથી તમે શું કરી રહ્યા છો અને હવે આપણે 21 મી સદીમાં છીએ તેથી તમારે ખોટો ઉપયોગ ન કરવો જોઈએ અને કારણ કે તે ખોટું નથી પરંતુ તમે માત્ર મૂંઝવણમાં છો તેથી તેના માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો વધુ સારો છે હવે હું શું કરું છું હું સેલ કલ્ચર કરું છું અને શું હું ટિશ્યુ કલ્ચર કરું છું શું હું એક્સપ્લાન્ટ કલ્ચર કરું છું તે તમને બહુ સ્પષ્ટ હોવું જોઈએ ત્યાં અસ્પષ્ટતા માટે કોઈ અવકાશ હોવો જોઈએ નહીં હવે પાછા આવીએ જો તે ઓમ્ની સેલ્યુલ સેલ છે તો રુડોલ્ફ વર્ચ્યુ મુજબ પ્રાચીન સેલ માંથી સેલ ઉત્પન્ન થાય છે જ્યારે તેમણે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે સેલ ના સિદ્ધાંતના મૂળ નિયમોનો એક ભાગ હતો હવે સવાલ એ છે કે વાસ્તવમાં અહીં શું છે જ્યારે હું તેને પ્રાચીન સેલ માંથી બહાર કાઢી રહ્યો છું ત્યારે હું ચોક્કસપણે બીજો સેલ મેળવી રહ્યો છું માફ કરશો હું અહીં બહાર કહેવા માગું છું અહીં બહાર હા ચોક્કસપણે ત્યાં આ લીલા રંગના સેલ માંથી આ એક નવો સેલ છે હવે સવાલ એ છે કે આ પ્રાચીન સેલ માંથી ઉદભવેલો આ નવો સેલ તેના પૂર્વજ સાથે કેટલો મળે છે તેથી જો આ પૂર્વજ છે તો આ પિતૃ સેલ છે અને આ પિતૃ સેલ છે અને આ સંતાન સેલ છે હા તેઓ સમાન દેખાય છે પરંતુ શું તેઓ રચનાની દ્રષ્ટિએ પણ ખરેખર સમાન છે તેથી જો મારે આ 2 ની વચ્ચે તુલના કરવી હોય તો હું શેની તુલના કરીશ કે શું તેનું બંધારણ અને કાર્ય સમાન છે ફક્ત એજ નહિ પરંતુ શું તેમના ઈન વિવો કાઉન્ટરપાર્ટ ની જેમ તેમના બંધારણ અને ફંક્શન સમાન છે હવે આ ઈન વિવો કાઉન્ટરપાર્ટ શું છે ઉદાહરણ તરીકે અહીં આ સેલ છે જો હું તેમાં અહીં થોડા વધારે ઉમેરું છું કારણ કે તમે જાણો છો કે હું અહીં સેલ કલ્ચર વિશે વાત કરું છું જો આ એકલ સેલ કે જે ટિશ્યુ ના બદલે વિકસતા હોય છે અને જો તેઓ ત્યાં નવી પેઢી બનાવે છે તો શું આ સેલ ના આ ગુણધર્મો આ સેલ ના છે અને આ સેલ ના ગુણધર્મો આ સેલ ની સમાન છે જો તેવું છે તો ત્યાં કાલ્પનિક રૂપે 2 વિકલ્પો છે તે બધા બરાબર સમાન રીતે જ વર્તે છે સમાન રીતે વર્તે છે તેનો અર્થ એ છે કે તેમની બધી અભિવ્યક્તિઓ જેમ કે જુદા જુદા પ્રોટીન ની રૂપરેખા અને અન્ય બીજા બધા પરિમાણો સમાન છે અથવા પ્રણાલીની બહાર હોવાને લીધે થશે પરંતુ જ્યારે તેઓ પ્રણાલીની અંદર હોય છે ત્યારે અહી જે કોઈ પણ સેલ વિકાસ કરે છે તે રુધિરવાહિનીઓના સંપર્કમાં આવે છે અને તે અન્ય ટિશ્યુ ના સંપર્કમાં આવે છે તે n સંખ્યાની વસ્તુઓના સંપર્કમાં આવે છે પરંતુ જે ક્ષણે હું આ ભાગ અથવા શરીરના કોઈપણ ભાગને લઈને અને તેને પ્રણાલીની બહાર વિકસિત કરી રહ્યો છું તો તે એક તદ્દન અલગ વાતાવરણમાં હશે તે સંપૂર્ણ સિન્થેટિક માં હશે અને તે તદ્દન અલગ વસ્તુ તે ઘણી અનિશ્ચિત વસ્તુઓ કરી શકે છે કે જે ત્યાં શરીરની અંદર કરી શકતા નથી ઉદાહરણ તરીકે અહીં એક સેલ વિકસી રહ્યો છે તે ઘણાબધા પરિમાણોના સામાન્ય નિયંત્રણ હેઠળ છે તે તેની પોતાની વૃદ્ધિ અથવા કંઈપણ હોઈ શકે છે પરંતુ તે જ સેલ માટે જો હું તેને લઉં છું અને બહાર વિકાસ કરું છું તો ત્યાં સંભાવના છે કે તે કેન્સર સેલ ની જેમ વર્તન કરી શકે છે તે કંઈક બીજા જેવું વર્તન પણ કરી શકે છે જેનો આપણને અંદાજ નથી કારણ કે તેના વિકાસ થવા પર કોઈ પ્રતિબંધની સીમાઓ નથી તેથી જ્યારે આપણે પ્રણાલીની બહાર કંઈક વિકાસ રહ્યા છીએ ત્યારે આપણે કેટલા નજીક છીએ તેની ઈન વિવો ગોઠવણીમાં આપણે કેટલા નજીક છીએ કારણ કે તે ઘણી બધી બાબતોને નિર્ધારિત કરશે જેમ કે તમે શું અર્થઘટન કરી રહ્યા છો તમારા પ્રયોગના અર્થઘટનના આધારે અને ટેકનીક નો ઉપયોગ કરીને તમે તેને આગળ વધારવા અને દાવો કરવા ઈચ્છતા હતા કે પ્રાણીમાં શું થઈ રહ્યું છે તે આ 2 પ્રણાલીઓ એકબીજાથી કેટલી નજીક છે તેના પર નિર્ભર રહેશે જો તેઓ પૂરતી નજીક ન હોય તો તે કેટલી દૂર છે તો ઉદાહરણ તરીકે ચાલો આપણે હવે લીટીઓ દોરીએ તો હવે પછીના વર્ગમાં શું કરવામાં આવશે ત્યાં આપણે લીટીઓ દોરવાનું શરૂ કરીશું કે આ સેલ તેમના ઈન વિવો કાઉન્ટરપાર્ટ થી કેટલા નજીક છે તેથી ચાલો આપણે અહીં આ પ્રથમ વર્ગને પૂર્ણ કરીએ અને આપણે આગળના વર્ગમાં જઈશું જ્યાં આપણે આ સમાનતા અને આ સમાનતા વિશે ચર્ચા કરીશું અને આપણે ત્યાં નિષ્કર્ષ પર આવશું કે તમામ વાસ્તવિક પડકારો ક્યાં આવેલા છે ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર